નમસ્કાર બધાને આપણાં NPTEL એન્જીનિયરીંગ ડ્રૉઇંગ પરનાં ઓનલાઈન પ્રમાણપત્ર અભ્યાસક્રમમાં સ્વાગત છે હું મિકેનિકલ એન્જીનિયરીંગ IIT ખરગપુરમાંથી રાજારામ લક્કારાજુ છું આપણે શંકુ વિભાગોમાં ભાગ 2 વ્યાખ્યાન 12માં છીએ પુનરાવર્તન માટે જો આપણી પાસે વર્તુળાકાર શંકુ છે તો આડો ટુકડો લેતાં આપણને વર્તુળ મળશે જો ત્રાંસો ટુકડો બંને ત્રાંસી લીટીઓને કાપશે તો ઉપવલય આકૃતિ મળશે જો એક ત્રાંસી લીટીને સમાંતર રાખીને કાપેલો વિભાગ અથવા કોઈ પણ બીજો વિભાગ આપણે લઈએ છીએ તો તે પરવલય બનાવે છે હવે આજના વ્યાખ્યાનમાં આપણે એક ઉપવલય આકૃતિ ભૌમિતિક રીતે કઈ રીતે રચી શકાય એ જોઈશું મૂળભૂત રીતે ત્યાં ચાર પદ્ધતિઓ હાજર છે ફોકસ ડાઇરેક્ટરીક્ષ પદ્ધતિ બીજી સમ કેન્દ્ર વર્તુળ પદ્ધતિ ત્રીજી લંબચોરસ પદ્ધતિ અને ચોથી વર્તુળની આર્ક પદ્ધતિ પ્રથમ પદ્ધતિ ફોકસ ડાઇરેક્ટરીક્ષ માટે આપણી પાસે ડાઇરેક્ટરીક્ષ ઉત્કેન્દ્રતા અને કેન્દ્રની વ્યાખ્યાઓ છે ચાલો અહીંયા આપણે આ પરિભાષા જોઈએ ઉદાહરણ તરીકે ચાલો આપણે ઉપવલય આકૃતિ લઈએ આ ઉપવલય આકૃતિમાં એક કેન્દ્રિય બિંદુ છે જેને આપણે કેન્દ્ર કહીએ છીએ સામાન્ય રીતે એક ઉપવલય આકૃતિ માટે હંમેશા 2 કેન્દ્રો હોય છે ઉદાહરણ તરીકે એક કેન્દ્ર અહીંયા અને બીજું કેન્દ્ર કદાચ અહીંયા સાદા કિસ્સા માટે આપણે માત્ર એક જ કેન્દ્ર બતાવી રહ્યા છીએ વધારામાં ત્યાં એક લીટી છે કે જેને આપણે ડાઇરેક્ટરીક્ષ કહીએ છીએ આ ડાઇરેક્ટરીક્ષ લીટીની મદદથી કોઈ ઉપવલય પેરાબોલા અથવા હાઇપરબોલા રચી શકે છે સામાન્ય રીતે કોઈપણ વક્ર માટે તે પછી ઉપવલય હોય પેરાબોલા હોય કે હાઇપરબોલા હોય કેન્દ્રથી વક્ર પરના બિંદુ સુધીનું અંતર કેન્દ્રથી તે બિંદુ સુધીનું અંતર શું છે અને તે બિંદુથી ડાયરેક્ટરીક્ષ સુધીનું અંતર શું છે આ ગુણોત્તર એક અનન્ય એકમ બનાવે છે આ કેન્દ્ર અને વક્ર પરના બિંદુ વચ્ચે અને વક્ર પરના બિંદુથી આડી ડાયરેક્ટરીક્ષ વચ્ચેનો ગુણોત્તર જો તે એક ખાસ એકમ બનાવે છે ઉદાહરણ તરીકે 1 કરતા ઓછું છે તો આપણે એક પ્રકારનો વક્ર મેળવીએ છીએ જો તે 1 ના બરાબર હોય છે તો આપણે એક પ્રકારનો વક્ર મેળવીએ છીએ જો તે 1 કરતા મોટું છે તો આપણે બીજા પ્રકારનો વક્ર મેળવીએ છીએ વધારામાં આપણે તે ગુણોત્તરને ઉત્કેન્દ્રતા તરીકે બોલાવીએ છીએ તેથી ઉત્કેન્દ્રતા એ બિંદુનું કેન્દ્રથી અંતર એ રીતે વ્યાખ્યાયિત થાય છે ઉદાહરણ તરીકે જો તે એક ઉપવલય આકૃતિ છે આ બિંદુથી પેલા બિંદુ સુધી જો તે પેરાબોલા છે આ બિંદુથી પેલા બિંદુ સુધી તો તે બિંદુનું ત્યાંથી કેન્દ્ર સુધીનું અંતર અને તે બિંદુ માટે ડાયરેક્ટરીક્ષ સુધીનું અંતર તો જો આ ડાયરેક્ટરીક્ષ ઊભી લીટી છે તો તેનો અને પેલા ચોક્કસ બિંદુ કે જેને આપણે છેદ બોલાવીએ છીએ તે અન્ય ગુણોત્તર ઉત્કેન્દ્રતા બનાવે છે આ ઉત્કેન્દ્રતા અને ડાયરેક્ટરીક્ષ એ ફોકસ ડાઇરેક્ટરીક્ષ પદ્ધતિથી ઉપવલય આકૃતિ અથવા પેરાબોલા અથવા હાઇપરબોલા રચવા માટેની મુખ્ય બાબતો છે જો ઉત્કેન્દ્રતા 1 કરતા ઓછી છે તો આપણે ઉપવલય મેળવીએ છીએ જો તે 1 ના બરાબર છે તો આપણે પેરાબોલા મેળવીએ છીએ તેનો અર્થ એમ છે કે કેન્દ્રથી આપેલા પેરાબોલા પરના બિંદુ સુધીનું અને આ બિંદુથી આ ડાયરેક્ટરીક્ષ સુધીનું અંતર તેઓ બંને એક સમાન છે ગુણોત્તર 1 હોવાના કારણે આ પ્રકારના વક્રને આપણે પેરાબોલા બોલાવીએ છીએ જો તે ઉત્કેન્દ્રતા 1 કરતાં વધારે છે તો આપણે હાઈપરબોલા મેળવીએ છીએ સૌપ્રથમ ચાલો આપણે આ ફોકસ ડાઇરેક્ટરીક્ષ પદ્ધતિ પર ધ્યાન કેન્દ્રિત કરીએ આ કિસ્સામાં ડાઇરેક્ટરીક્ષ થી કેન્દ્ર સુધીનું અંતર એ ડાઇરેક્ટરીક્ષ થી કેન્દ્ર સુધીનાં અંતર તરીકે આપવામાં આવશે તો એક ડાઇરેક્ટરીક્ષ અને કદાચ કોઈપણ એક વક્ર કે જેને એક કેન્દ્ર છે તો ડાઇરેક્ટરીક્ષ થી કેન્દ્ર સુધીનું અંતર અને કયા પ્રકારની ઉત્કેન્દ્રતા છે તે 1 કરતા ઓછી છે કે 1 કરતા વધારે છે તે આપેલું હશે જો આ કિસ્સો છે તો આવો કોઈ પણ વક્ર રચો ઉદાહરણ તરીકે અહીંયા એક ઉપવલયની ઉત્કેન્દ્રતા 0 75 છે કોઈપણ ઉત્કેન્દ્રતા 1 એક કરતા ઓછી આપણે આ ઉપવલય મેળવીશું અને ડાઇરેક્ટરીક્ષ થી કેન્દ્રનું અંતર 70 mm છે જો આ કિસ્સો છે તો ઉપવલય રચો તો આ ડાઇરેક્ટરીક્ષ ફોકસ પદ્ધતિનો ઉપયોગ કરીને સૌપ્રથમ આપણે આ ડાઇરેક્ટરીક્ષ દોરીશું ડાઇરેક્ટરીક્ષ થી તે કેન્દ્ર બિંદુ સુધી એક લીટી C જેવું કંઈક રચવા જઈશું આપણે તેને 70 mm જેવું કંઈક મેળવીશું ભૌમિતિક રચના કરો પછી સ્પર્શક લીટી દોરો અને ઊભી લીટીઓ આડી લીટીઓ છેદ બિંદુઓ રચે છે પછી ઉપવલયની જેમ આ જગ્યાને પુરવા માટે પદ્ધતિને અનુસરો આપણે તે મુદ્દાથી મુદ્દા તરીકે જઈશું અનુસરવાના મુદ્દાઓ તો જમણી બાજુ હું તમને બિંદુઓને દર્શાવવા માટે પૂરું ચિત્ર બતાવી રહ્યો છું જેને આપણે અનુસરવું પડશે ડાબી બાજુ આપણે મુદ્દાઓ બતાવીશું પહેલો મુદ્દો છે ડાઇરેક્ટરીક્ષ AB દોરો તેનો અર્થ એમ છે કે સૌપ્રથમ આપણે જે ઊભી લીટી દોરવા જઈ રહ્યા છીએ તેને A અને B અને CC નામ આપો તો બિંદુ C પાસે કંઈક એક લીટી દોરો તેને CC નામ આપો એકવાર તે થઈ જાય પછી CC પર એક બિંદુ F માટે નિશાની કરો તો આપણે AB અને CC રચી લીધેલા છે તો હવે કેન્દ્ર બિંદુ F મૂકો જે 70 mm પર હશે એકવાર તે થઈ જાય પછી CF ના ભાગ કરો તો C બિંદુ આપણે પહેલેથી જ જાણીએ છીએ અને F બિંદુ પણ આપણે જાણીએ છીએ આ C થી F અંતરને 3 4 એમ 7 સમાન ભાગોમાં વહેચો તો આ 34 એ ઉત્કેન્દ્રતાના લીધે આવે છે તો કેન્દ્ર બિંદુથી વક્ર પરના કોઈપણ બિંદુ સુધી કારણ કે જો આ વક્ર આ બિંદુ B માંથી અહીંયા કંઈકથી પસાર થાય છે તો કેન્દ્ર બિંદુ V થી F એ 3 એકમો થશે અને C થી V એ 4 એકમો થશે તો કુલ અંતર C થી F એ 7 ભાગ થશે તેથી 34 એકમો આપણે રચવા જઈ રહ્યા છીએ તો પુરા CF ને 7 સમાન ભાગોમાં વહેંચો 7 ભાગોમાં આપણે વહેંચવું પડશે અને એકવાર આપણે તેને 7 ભાગોમાં વહેંચી લઈએ છીએ પછી મધ્યબિંદુ C થી ચોથા ભાગ પાસે V માટે નિશાની કરો તો V એ 4 એકમ અંતર થશે જેથી ઉત્કેન્દ્રતા તે પછી ¾ ભાગની થશે V પાસે VF ના સમાન VB લંબ દોરો તો આપણે પહેલેથી જ બિંદુ V ને તે વક્ર પર મૂકી દીધું છે તો ત્યાંથી એક નાના ડ્રાફટર નો ઉપયોગ કરીને એક લંબ લીટી દોરો આ એ છે તો આ બિંદુ V છે બિંદુ B અહીંયા છે કે જેથી VB એ VF ના સમાન થાય તો આપણે V જાણીએ છીએ F આપણે જાણીએ છીએ તે લંબ લીટી પર VF અંતર શું થશે તેને કાઢી નાખો અને તેને B તરીકે નામ આપો ત્યારબાદ B બિંદુને C બિંદુ સાથે જોડો તો એકવાર આપણે તે બિંદુને સ્થિત કરી લઈએ પછી તેને જોડી લો આપણી પાસે પહેલેથી જ કેન્દ્ર બિંદુ F છે 45° પર એક લીટી દોરો તો F બિંદુમાંથી 45° પર એક લીટી CB સાથે જોડવા માટે દોરો તો આપણે પહેલેથી જ બિંદુ C અને બિંદુ B નોંધી લીધું છે આ આપણે આગળ વધારી રહ્યા છીએ પછી F થી એક 45° લીટી આપણે રચવી પડશે તે સ્પર્શકને મળવા માટે નીચેની તરફ આગળ વધે છે તો આ ખૂણો 45° છે તો તે આપણી પાસે એક છેદ બિંદુ છે ચાલો આપણે તે બિંદુને D તરીકે દર્શાવીએ હવે D માંથી C પર લંબ લીટીઓ DV દોરો તો આ છેદ બિંદુ છે તો તમારા નાના ડ્રાફ્ટર નો ઉપયોગ કરીને આને લંબ એવી એક ઊભી લીટી રચો તેને V નામ આપો એક બાજુ આપની પાસે V છે બીજી બાજુ આપણી પાસે V છે તો DV CC એ આ લીટી છે DV એ આ લીટી છે તો આપણે V ઓળખી લીધું છે હવે આપણે VV ના મધ્ય બિંદુ પાસે O ચિહ્ન કરવું પડશે તો V એ એક છેડો છે આ ઉપવલય આકૃતિનો બીજો છેડો V છે આપણે લંબ દ્વિભાજક કઈ રીતે દોરવો એ જાણીએ છીએ તો VV નો ઉપયોગ કરીને ચાપ રચો અને તેને છોડી દો જેથી લંબ દ્વિભાજક O આપણે તે ટૂંક સમયમાં જાણીશું પછી VB પર થોડાક બિંદુઓ 1 2 3 ના ચિહ્ન કરો તો આ જુદા જુદા પ્રકારની લંબાઈઓ થઈ શકે છે આપણે આ CV અને VF પહેલેથી વહેચેલા છે તો આપણે પહેલેથી કેટલાક ભાગો જેવા કે CV અને VF બનાવેલા છે તો 123 બિંદુઓ આપણે પહેલેથી જ જાણીએ છીએ તેવી જ રીતે કેટલાક બીજા બિંદુઓ VB લીટી પર સ્થિત કરો અહીંયા કંઈક 4 અહીંયા કંઈક 5 અહીંયા કંઈક 6 અને 7 તો આ કોઈપણ બિંદુઓ છે એક વાર આપણે તે જાણીએ છીએ પછી આપણે તેમાંથી CD ને સાથે જોડાતો લંબ દોરી શકીએ તો આ બિંદુ 1 બિંદુ 2 બિંદુ 3 456 અને એમાંથી લંબ દોરો કે જેથી તેઓ વક્રને 1 2 3 અને તે રીતે 6 માં છેદે તે જ રીતે O માંથી એક લંબ લીટી દોરો હવે કેન્દ્ર બિંદુ તરીકે F સાથે અને ત્રિજ્યા 2 2 અને કેન્દ્ર બિંદુ તરીકે F અને ત્રિજ્યા 1 1 તો 1 થી 1 તે જે પણ કંઇ ત્રિજ્યા હોય તેના જેટલી લંબાઈ લો F ને કેન્દ્ર લઈને લેમ્બ પર બે ચાપ કાપો તો 1 1 પરની લંબ લીટીને આપણે પહેલેથી જ જાણીએ છીએ તો F ને કેન્દ્ર તરીકે લઈને બિંદુ P 1 ને અહીંયા કંઈક સ્થિત કરવા માટે ચાપ બનાવો તો F ને કેન્દ્ર લો 1 1 અંતર જે કંઇ પણ હોય આને કાપો જેથી તે આ લંબ લીટીને જ્યાં છેદવા જશે તેને પી1 બિંદુ તરીકે ચિહ્નિત કરો તે જ રીતે બીજા બિન્દુઓને P 1 તરીકે ચિહ્નિત કરો તો એક વાર આપણે એ જાણીએ છીએ કે આ બિંદુઓ P1 અને P 1 છે કે જેમાંથી ઉપવલય પહેલેથી જ પસાર થાય છે આપણે પહેલેથી જ જાણીએ છીએ કે F P 1 P 1 બિંદુઓ તે વક્રને જોડે છે જેથી ઉપવલય રચવાનું ચાલુ થાય છે તે જ રીતે આપણે F ને કેન્દ્ર બિંદુ તરીકે લેતા અને ત્રિજ્યા 2 2 લઈને એમ કરી શકીએ છીએ તો એકવાર આપણે 2 2 અંતર F થી રચીએ છીએ પછી ચાપ કાપો કે જેથી P 2 બિંદુ અને P 2 બિંદુ ને રચવા માટેની સ્થિતિમાં આપણે આવીશું તે જ રીતે F થી 3 3 ચાપ બનાવો જેથી તે આ લંબ લીટીને છેદે અને ત્યાંથી આપણે આ ઉપવલય કઈ રીતે ખસશે તે જાણવાની સ્થિતિમાં આવીશું તો એક વાર આપણે આ પૂરી પદ્ધતિ અનુસરી લઈશું તો એક સરળ વક્ર આ બિંદુ V P1P2 P4 અને એ બધામાંથી પસાર થશે આપણે એક ઉપવલય રચી શકવાની સ્થિતિમાં આવીશું આ કર્યા બાદ આપણે આ ઉપવલય સાથેની વાતનો અંત કરીશું જો કોઈ સ્પર્શકને લંબ દોરવામાં રસપ્રદ છે તો આપણે આગલા વર્ગમાં જોઈશું કે કઈ રીતે આ લંબ અને સ્પર્શક રચી શકાય છે ચાલો આપણે તે પગલાથી પગલા આપણા ડ્રોઈંગ કાગળમાં કરીએ તો સૌપ્રથમ ડાયરેક્ટરીક્ષ AB દોરો અને પરિમાણો કે જે આપણે અનુસરવા જઈ રહ્યા છીએ તે આ બિંદુ C થી કેન્દ્રનું પરિમાણ છે ધારો કે તે 70 છે અને ઉત્કેન્દ્રતા ગુણોત્તર 34 છે તો ચાલો આપણે એ નોંધી લઈએ કે ઉત્કેન્દ્રતા એ 34 છે અને ધારો કે ડાયરેક્ટરીક્ષ થી કેન્દ્ર 70 mm છે તો સૌપ્રથમ ડાયરેક્ટરીક્ષ લીટી એક ઊભી ડાયરેક્ટરીક્ષ લીટી આપણે રચવા જઈ રહ્યા છીએ ચાલો આપણે તેને AB ડાયરેક્ટરીક્ષ તરીકે નામ આપીએ કંઈક A જેવુ કંઈક B તરીકે પછી આપણે એક CC' લીટી રચવી પડશે ચાલો આના માટે આપણે CC' નો ઉપયોગ કરીએ એક આડી લીટી CC' નો આપણે ઉપયોગ કરવા જઈશું એક આડી લીટીને C તરીકે નામ આપો તે C અક્ષ તરીકે જાય છે તેથી તે જોઈ શકાતું નથી અહીંયા કંઈક C તો પહેલો મુદ્દો ડાયરેક્ટરીક્ષ AB દોરો અને CC આપણે નોંધી લીધેલું છે પછી CC પર F ચિહ્નિત કરો બીજું પગલું એ છે કે આપણે CC ને એવી રીતે ચિહ્નિત કરવું પડશે કે જેથી CF બરાબર 70 mm થાય C એ આ બિંદુ છે F એ પેલું બિંદુ છે તો આપણે તે 70 mm આપણા ડ્રોઈંગ કાગળ પર ચિહ્નિત કરવું પડશે તો અહીંયા 70 mm નો બિંદુ સ્થિત કરો તેથી આ કેન્દ્ર બિંદુ છે તો બીજું પગલું પૂરું થયું તો C થી F એ 70 mm છે હવે CF ને 7 સમાન ભાગોમાં વહેંચી દો કારણ કે તે 70 mm આપણા માટે આ લીટીને વહેંચવા માટે તદ્દન સહેલું છે જો તે કંઈક 69 mm 68 mm જેવું અપૂર્ણાંક હોત તો આપણે પહેલેથી જ જોઈ લીધેલું છે કે કઈ રીતે આ ત્રાંસી લીટીનો ઉપયોગ કરીને અને તેને રચીને સમાન ભાગોમાં વહેંચી શકાય છે તો તે 70 mm છે તેના કારણે આપણા માટે 1234567 બિંદુઓને સ્થિત કરવા એ સહેલું છે V ને C થી ચોથા ભાગ પાસે ચિહ્નિત કરો પહેલું બીજું ત્રીજુ ચોથું જેથી અંતર 1 એકમ 2 એકમો 3 એકમો 4 એકમો એટલે કે 40 mm થાય અને તે કેન્દ્રથી વક્ર પરના બિંદુ સુધી છે વક્ર આ બિંદુમાંથી પસાર થાય છે તેના કારણે આ ત્રણ એકમો થશે પેલા ચાર એકમો થશે તેથી 34 એકમો આપણે મેળવીશું ચાલો આપણે આ બિંદુને V તરીકે ચિહ્નિત કરીએ આ બિંદુ V છે જેથી FV થી CV 34 એકમો થશે જે 0 75 છે તો ત્રીજો ભાગ ત્રીજો મુદ્દો પૂરો થાય છે જો આપણે લંબ VB દોરીએ તો તે VF ના બરાબર થશે તો VB બરાબર VF લીટી આપણે દોરવી પડશે તે હેતુ માટે સર્વપ્રથમ VB એ VF ના બરાબર છે તો સૌપ્રથમ આ અંતર માપો આ VB ને આ બિંદુ સુધી સ્થળાંતરિત કરો તો 123 એકમો ચાલો આપણે તેને B 1 2 3 તરીકે બોલાવીએ અને પછી CB ને જોડીએ આપણે આ CB લીટીને જોડવી પડશે હવે F માંથી 45° એ લીટી દોરો તો કેન્દ્ર બિંદુ આપણે આ બિંદુ જેવું કંઈક મેળવીશું અરે બરાબર F થી પેલા બિંદુ સુધી આ બે લીટીઓ અહીંયા કંઈક છેદશે હવે આ કિસ્સામાં તે સમજની બહાર છે ચાલો આપણે તેને નીચે ખેંચીએ તો તે ત્યાં કંઈક છેદશે તો કોઈને પણ આ ડ્રોઈંગ કાગળ સાથે સાવચેતી રાખવી પડે છે તો તે આ બિંદુ પાસે કંઈક છેદશે એકવાર આપણે તે બિંદુઓને જાણીએ છીએ પછી આપણે D ને અહીંયા કંઈક સ્થિત કરીશું ઊભી લીટી દોરો કે જેથી આપણે V ને રચવાની હાલતમાં બનીશું તો આપણે 5 નંબરના મુદ્દા પાસે છીએ કે જેમાં આપણે બિંદુ F થી 45° પર લીટી દોરવી છે અને આપણે પહેલેથી જ VF ના બરાબર VB નિશ્ચિત કરી દીધેલું છે જેથી C થી પસાર થતી લીટીને B સુધી લંબાવી શકાય અને કેન્દ્ર બિંદુ F થી 45° એ રહેલી લીટી D પાસે છેદવા જશે એકવાર આપણે આ D છેદ બિંદુને જાણીએ છીએ D માંથી એક લંબ આડી લીટી પર દોરો કે જ્યાં COV મળે છે તો V એ આ ઉપવલયનો એક છેડો છે V ઉપવલયનો બીજો છેડો છે જો આપણે ઉપવલય દોરવા જઈ રહ્યા છીએ તો તે આ મુદ્દાઓ દ્વારા થાય છે એક વાર આપણે V અને V જાણીએ છીએ આપણે છેદ બિંદુ બનાવી શકીએ છીએ કે જેથી એ લંબ દ્વિભાજક O પાસે મળે તો આ પેલા ઉપવલયનું કેન્દ્ર બિંદુ છે બે કેન્દ્ર બિંદુઓ V થી F આપણી પાસે હંમેશા હશે અને O એ મધ્યબિંદુ છે તો ફરીથી FO એ આ નવા બિંદુ F બરાબર થશે જ્યાં બીજું કેન્દ્ર બિંદુ કોઈપણ સ્થિત કરી શકે છે બીજો રસ્તો એ છે કે V થી F નું અંતર કંઈ પણ હોય આપણી પાસે તેના સમાન બીજું કેન્દ્ર બિંદુ આ બિંદુ પાસે હશે તો એક વાર આપણે આ લીટીઓ વ્યાખ્યાયિત કરી લઈએ પછી કેન્દ્ર બિંદુ ફરીથી તે સ્થળ પાસે હશે તો ચાલો આપણે એકવાર આ વક્ર પરના સ્થિત કરેલા બિંદુઓ 123 અને 4 અને 5 જાણી લઈએ પછી માત્ર આ વક્રના અડધા ભાગ તરફ નજર કરીએ 1 થી 1 અંતરનો ઉપયોગ કરો એ જે કંઈપણ હોય તેનો કેન્દ્ર બિંદુ F થી અંતર તરીકે ઉપયોગ કરો એક ચાપ બનાવવાનો પ્રયત્ન કરો કે જે આ 1 1 ને કાપે ચાલો આપણે આ એક માટે કરીએ એ જ રીતે બીજી બાજુ કાપ મૂકો તેથી આ બિંદુઓને P1 અને P1 નામ આપો એ જ રીતે 2 થી 2 અને કેન્દ્ર બિંદુ તરીકે F ને લઈને ચાપ બનાવો તેથી તેને P2 તરીકે બોલાવો એ જ રીતે બીજી ચાપ 1 થી 2 લીટી પાસે અહીંયા બનાવો તો જો આપણે આ લીટીઓને લંબાવીએ તો તે આ બિંદુ પાસે છેદશે તો આ P2 અને આ P2 છે કેટલા બિંદુઓ આપણી પાસે હશે એના આધારે જો આપણે આ ઊભી લીટીઓ દોરીએ અને વધારે બિંદુઓમાં વહેંચીએ આપણે ઘણા બધા બિંદુઓ રાખી શકીએ છીએ વાત માત્ર એમ છે કે આ બિંદુથી કેન્દ્ર બિંદુનું અંતર શું છે તે પ્રમાણે આપણે ચાપ ચિહ્નિત કરવું પડશે તે જ રીતે આ બિંદુ પાસેથી આ ઊભું અંતર શું છે તે ઊભા અંતરનો ઉપયોગ કરો એક ચાપ બનાવો કે જેથી આપણે આ બિન્દુઓને ચિહ્નિત કરવાની સ્થિતિમાં આવીએ તો જો આપણેમુક્ત હાથથી વક્ર બનાવવો હશે તો આ હેતુ માટે કોઈ ફ્રેંચ વક્રનો પણ ઉપયોગ કરી શકે છે જો આપણે મુક્ત હાથથી વક્ર બનાવવો હોય તો તે ઉપવલય બનાવે છે કે જે પૂરી રીતે તેને અનુસરે છે અને ફરીથી બિંદુ V 1 માંથી પસાર થાય છે અને પાછું આવે છે કોઈના પણ દ્વારા ઉપવલય રચવા માટેનો આ રસ્તો છે તો અહીં આપણે ઉપવલયનો ભાગ રચ્યો જો આપણે આ પદ્ધતિ સાથે જઈએ તો છેલ્લે આપણે આ ઉપવલય રચી શકીશું કોઈપણ ઉપવલય માટે આપણે કેન્દ્ર બિંદુથી એક બિંદુ ઉપાડીશું તેનું અંતર શું છે ચાલો આપણે તેને આ કિસ્સામાં 3 બોલાવીએ અને બિંદુથી ડાયરેક્ટરીક્ષ C સુધીનું અંતર આ કિસ્સામાં 4 છે તો અહીંયા ઉત્કેન્દ્રતા 34 છે જો તે કોઈ બીજા પરિબળ જેવુ છે તો કોઈ પણ 1 કરતાં ઓછી e હશે તો તે આપણને ઉપવલય આપે છે આ કિસ્સામાં આપણે 34 નો ઉપયોગ કર્યો છે કોઈ 0 5 નો પણ ઉપયોગ કરી શકે છે જો e એ 34 હશે તો તે 0 75 બનાવે છે તો 12 ગુણોત્તરનો અર્થ એમ થાય છે કે આપણે તેને સૌપ્રથમ 3 ભાગોમાં બનાવવું પડશે પછી 2 ભાગોમાં તેને સ્થિત કરો પેલી દિશામાં 1 ભાગ પછી સમાન પદ્ધતિ સાથે જાઓ આપણે બીજું ઉપવલય મેળવીશું આ કોઈ પણ સામાની ઉપવલય મેળવવા માટેનો એક રસ્તો છે કોઈ તેને રચવાની સ્થિતિમાં હશે આગળના વર્ગમાં આપણે સમ કેન્દ્ર વર્તુળ પદ્ધતિ વિશે શિખીશું અને પછી લંબચોરસ પદ્ધતિ વિશે તમારો ખૂબ આભાર